નમસ્કાર મિત્રો છેલ્લી ચર્ચામાં અમે આર્ટ ઓફ પર્સ્યુએશન વિશે વાત કરી હતી અને અમે તેને ચાલુ રાખીએ છીએ કારણ કે મેં આ સત્રમાં પણ તમારી સાથે શેર કર્યું હતું અને અમે જે જોઈ રહ્યા છીએ અમે છેલ્લા સત્રમાં જેની શરૂઆત કરી હતી તે પ્રતિભાવ હતો હવે આપણે અહીં કોના વલણ વિશે વાત કરી રહ્યા છીએ અમે દેખીતી રીતે એવા લોકોના વલણ વિશે વાત કરી રહ્યા છીએ જેમને પ્રભાવિત થવાનું છે કારણ કે વલણ એ દ્રષ્ટિકોણમાં ફેરફાર કરે છે અને તેઓ સમજાવટ માટે મધ્યસ્થી તરીકે કામ કરે છે એટલે કે વિવિધ વલણો નક્કી કરી શકે છે કે સમજાવટ કેવી રીતે સફળ થશે અથવા નિષ્ફળ જશે અથવા ચોક્કસ સમજાવટ કઈ દિશામાં જશે અને જેમ કે મેં તમને કહ્યું કે અમે કરેલા પ્રયોગો જે ખૂબ જ રસપ્રદ છે અને જે તમે ચર્ચા મંચના સંદર્ભમાં શોધી શકો છો તે તમને આમાંથી કેટલાક મુદ્દાઓ જાહેર કરશે તેમજ પેપર્સ જે અમે સમજાવ્યા છે કે કેવી રીતે વલણ દર્શાવે છે તે સમજાવવા સંબંધિત અમુક મુદ્દાઓ રજૂ કરે છે કેટલીકવાર સમજાવટ એ વલણ બદલવા વિશે છે હવે આ એક ખૂબ જ મુશ્કેલ બાબત છે પરંતુ આપણે છેલ્લા સત્રમાં ચર્ચા કરી હતી તેમ અર્જુનનું વલણ ભગવાન કૃષ્ણ દ્વારા બે કલાકના સમયગાળામાં બદલાઈ ગયું હતું તેથી વલણ એ એક મનોવૈજ્ઞાનિક રચના છે તે એક માનસિક અને ભાવનાત્મક એન્ટિટી છે જે 147 વારસામાં મળે છે અથવા વ્યક્તિનું લક્ષણ ધરાવે છે તેથી વલણ માં ચોક્કસ ગુણો હોય છે અને જો તમે તે ગુણો પર નજર નાખો તો તે કેવી રીતે ચાલાકી કરી શકાય છે તે સમજવું આપણા માટે સરળ બને છે તે વલણ શીખ્યા છે તેઓ શારીરિક નથી તેઓ આપણી પાસે આવતા નથી તેઓ શરૂઆતથી જ આપણી સિસ્ટમમાં એમ્બેડ કરેલા નથી આપણે ધીમે ધીમે શીખીએ છીએ ચાલો કહીએ કે જો હું એવો અભિગમ કેળવીશ કે રાજકારણમાં સામેલ થવું સારું છે હવે આ કંઈક છે જે હું શીખ્યો છું અથવા જો હું એવું વલણ કેળવું છું કે રાજકારણમાં સામેલ થવું ખરાબ છે તો તે ફરીથી એક વલણ છે જે મેં આ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં શીખ્યું છે વલણ એ અર્થમાં ભાવનાત્મક હોય છે કે જ્યારે હું સારું કે ખરાબ કહું ત્યારે તેનો ભાવનાત્મક અર્થ હોય છે મૂલ્ય માં ચુકાદો સામેલ છે અને જ્યારે મૂલ્ય ચુકાદો સામેલ છે તેનો અર્થ એ છે કે સારા અને ખરાબનો ખ્યાલ આવે છે તેથી મને લાગે છે કે લાગણીઓ આવે છે તે મને ગમે છે અથવા હું તેને નાપસંદ કરું છું તેથી તે વસ્તુઓ આવે છે અને વલણ આખરે નિર્ણય લેવા તરફ દોરી જાય છે ચાલો કહીએ કે જો મારો એવો અભિગમ છે જેમ કે સ્વદેશી માલ સારો છે એટલે મારે ભારતમાં બનેલી વસ્તુઓ ખરીદવી જોઈએ હવે દેખીતી રીતે ભારતમાં બનેલી દરેક વસ્તુ પ્રત્યે મારી એક ચોક્કસ પ્રકારની લાગણી છે અને કદાચ દિવસના અંતે હું બહુરાષ્ટ્રીય કંપનીઓને બદલે ભારતીય કંપનીઓની પ્રોડક્ટ્સ ખરીદીશ તેથી હું નિર્ણય લઈશ કે મારે સ્થાનિક બટાકાની ચિપ્સ ખરીદવી જોઈએ કે પછી કોઈ ચોક્કસ બ્રાન્ડ હેઠળ બટાકાની ચિપ્સ પેક કરવી જોઈએ આ નિર્ણયો ફરીથી એવી વસ્તુઓ છે જે વિશિષ્ટ રીતે આપણા વલણ પર આધારિત છે તે મૂલ્યો ની વિચારધારા છે તે આદર્શો છે તે માર્ગદર્શક સિદ્ધાંતો છે જો મારી પાસે એવું મૂલ્ય છે કે સારી રીતે મોંઘો માલ ન ખરીદવો જોઈએ માટે મોંઘી બટાકાની ચિપ્સ ન ખરીદવી જોઈએ તો તેને જ જૂથ મા ખરીદી કરું છું ચાલો આપણે કહીએ કે સ્થાનિક બટાકાની ચિપ્સ પરંતુ વિવિધ કારણોસર હવે તે બદલાઈ ગયું છે કારણ કે મને પૈસાની કિંમત વધુ લાગે છે એટલે કે હું માનું છું કે ઓછા પૈસા ખર્ચવા જોઈએ મને એમાં રસ નથી કે તે ભારતમાં બને છે કે ચીનમાં કે યુએસમાં અને માન્યતાઓ વધુ ચોક્કસ અને જ્ઞાનાત્મક છે જ્યાં આપણે ચોક્કસ પ્રકારના વિશે વાત કરી રહ્યા છીએ કહો કે વિચાર પ્રક્રિયાઓ જે કાર્ય કરે છે જ્યાં તમે જુઓ છો કે તમે ચોક્કસ વિચારો ચોક્કસ મૂલ્યોને ચોક્કસ રીતે પકડી રાખો છો વલણ મજબૂત અથવા નબળા હોઈ શકે છે તેથી જે કંઈપણ આપણે મહત્વપૂર્ણ માનીએ છીએ તે આપણા વલણ મજબૂત હોઈ શકે છે જ્યારે જે બાબતોને આપણે મહત્વપૂર્ણ માનતા નથી તે નબળા હોઈ શકે છે દાખલા તરીકે જ્યારે અમે અમારા બાળકોને શાળામાં મૂકવા માંગીએ છીએ ત્યારે આ વ્યક્તિ કઈ શાળામાં જવાનો છે જો હું શિક્ષણને મહત્ત્વપૂર્ણ ગણું તો હું કહીશ કે હા મારે તે બાળકને આ ચોક્કસ શાળામાં મૂકવાની જરૂર છે અને બીજી બાજુ જો મારા માટે શિક્ષણ માત્ર એક સામાન્ય બાબત છે તો હું કહીશ કે તેને તમે ઈચ્છો તે કોઈપણ શાળામાં મૂકો તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહંકારની સંડોવણી એ પછીનો મુદ્દો છે કે આપણે સ્વના મુખ્ય મૂલ્યોને જોવાની જરૂર છે એટલે કે મને શું ગમે છે મને શું નાપસંદ છે વગેરે આપણે તેના વિશે પહેલેથી જ વાત કરી ચૂક્યા છીએ જ્યારે આપણે મૂલ્યો અને વલણ વિશે વાત કરી છે તટસ્થતાથી નોંધપાત્ર રીતે વિચલિત થાય છે તે એક ટુકડી છે તેથી આ એવી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે કે ઘણી વાર આપણે જે ક્ષણ પર વાત કરી રહ્યા છીએ તે તટસ્થ માર્ગથી વિચલન છે જો હું કહું કે રાજકારણ સારું કે ખરાબ હોઈ શકે છે તો એ વિશે મારો કોઈ મત નથી તે એક વલણ નથી પરંતુ તે સમજાવટના દૃષ્ટિકોણથી તે એક વલણ છે તે ખૂબ નોંધપાત્ર વલણ ન હોઈ શકે નિશ્ચિતતા જ્યારે આપણે કોઈ બાબતની ખાતરી કરીએ છીએ અને જ્યારે આપણે માનીએ છીએ કે કંઈક સાચું છે ત્યારે તે આપણા નિર્ણય લેવા પર નોંધપાત્ર અંશે અસર કરે છે ઉદાહરણ તરીકે જો હું માનું છું કે ભારતીય માલ વિદેશી માલસામાન કરતાં વધુ સારો છે જો આ માન્યતા મજબૂત છે તે નિશ્ચિતતા પર તો તે સારું છે અથવા જો હું કોઈ કંપની માટે કામ કરું છું અને મને ખબર છે કે આ ઉત્પાદન સારું નથી તો આ જ્ઞાન નિશ્ચિતતા સુલભતાને પ્રભાવિત કરે છે તેઓ વિચારે છે કે આપણા મગજમાંથી કેટલી ઝડપ થી બહાર આવે છે હવે આ એક રસપ્રદ બાબત છે કારણ કે આ એવી વસ્તુ સાથે જોડાયેલી છે જેને જ્ઞાનાત્મક પૂર્વગ્રહ તરીકે ઓળખવામાં આવે છે જ્ઞાનાત્મક પૂર્વગ્રહ માં તમે જુઓ છો કે જો આપણે થોડું ઊંડું વિચારીએ તો સાચી પસંદગી આપણી પાસે આવશે તે હકીકત હોવા છતાં આપણે ઘણીવાર ખોટો નિર્ણય લઈએ છીએ આને જ્ઞાનાત્મક પૂર્વગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને પછી તે ઘણા કારણોસર થાય છે કારણ કે ઘણી વાર અમે તે કરીએ છીએ જેને હ્યુરિસ્ટિક નિર્ણય લેવા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે ઝડપી નિર્ણય લેવો અમે વસ્તુઓનું વિશ્લેષણ કરવા માંગતા નથી પરંતુ અમે આવેગ પર જઈએ છીએ કારણ કે તે અમારા માટે સરળ છે હવે આવી પરિસ્થિતિઓમાં તમે જોશો કે સુલભતા એક મુખ્ય ઘટક બની જાય છે એટલે કે અમે કોલ્ડ ડ્રિંકની બોટલ ખરીદવાની વાત કરી રહ્યા છીએ અને મને માત્ર બે કોલ્ડ ડ્રિંક્સનાં નામ જ યાદ છે તેથી હું તેમાંથી એક પણ પસંદ કરીશ જ્યારે 708 મારા દસ પંદર કોલ્ડ ડ્રિંક્સ નામો ને હું ત્યાં લખું છું પરંતુ મારી પાસે સમય નથી અને મારો તેને જોવાનો ઇરાદો નથી તેથી મહત્વ ઓછું છે કારણ કે આ પીણામાંથી એક અથવા બેના નામની સુલભતા વધુ છે માટે હું તેમના નામની જોડણી કરું છું તેથી તમે જુઓ છો કે બે ઘટકો માંથી એક મહત્વ નો છે અને બીજો જ્ઞાન નો છે જ્ઞાન એટલે જ્યાં આપણે વિષય વિશે ખૂબ જ માહિતગાર છીએ જો મને ખબર હોય કે ઠંડા પીણાં કેવી રીતે બનાવવામાં આવે છે તો સારી રીતે મારી પાસે તેને જોવાની ચોક્કસ રીત હશે કે તે લેવું કે નહીં તે તેના દ્વારા ખૂબ જ મજબૂત રીતે ઘડવામાં આવશે હું કદાચ બ્રાન્ડ્સના નામોને અવગણી રહ્યો છું કારણ કે હું જાણું છું કે વધુ કે ઓછી વસ્તુ એક જ પ્રકારની જ વસ્તુ છે તે છે જ્ઞાન હાયરાર્કીકલ સંસ્થા જુઓ વલણ નું માળખું ત્યાં છે જ્યાં તમે જોશો કે ત્યાં વલણ અને પેટા વલણ છે અને જ્યાં તે તેમાં બંધબેસે છે તે પણ નોંધપાત્ર રીતે નક્કી કરશે કે તમે કોઈ ચોક્કસ રીતે નિર્ણય લઈ રહ્યા છો કે નહીં જો કે તે એકદમ જટિલ છે અને અમે નહીં કરીએ તો વલણ ના કાર્યો શું છે વલણ જ્ઞાન કારણ કે તમારી પાસે તેઓ અમને જણાવે છે કે ત્યાં કઈ વસ્તુઓ છે ઉપયોગિતાવાદી તેઓ અમને પુરસ્કારો અને સજા મેળવવામાં મદદ કરે છે તેથી જ્યારે આપણે વલણ ધરાવીએ છીએ ત્યારે વલણમાં ચોક્કસ વસ્તુ વિશે ચોક્કસ માત્રામાં જ્ઞાનનો સમાવેશ થાય છે તે આંશિક હોઈ શકે છે અથવા તે સંપૂર્ણ હોઈ શકે છે પણ તે છે ઉપયોગીતાવાદી સામાજિક એડજસ્ટિવ કરવાનું લક્ષ્ય છે અને તે અમને ચોક્કસ જૂથોનો સંદર્ભ આપવામાં મદદ કરે છે તે જૂથો અથવા તે બાબત માટે નિર્ણય લેવાના ચોક્કસ જૂથોની દ્રષ્ટિએ હું ક્યાં ઊભો છું તે શોધવામાં મદદ કરે છે સામાજિક ઓળખ આપણને ઓળખ બનાવવામાં મદદ કરે છે એમ કે હું પેપ્સી પીનારને બદલે કોક પીનાર છું હું કોફી પીનારને બદલે ચા પીનાર છું વેલ્યુ એક્સપ્રેસ અમારા મૂળ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરો હું ગ્રીન ટીમાં માનું છું જે આરોગ્યપ્રદ છે હું માનું છું કે આપણે દૂધ સાથેની ચા કહીએ જે બિનઆરોગ્યપ્રદ છે અથવા ખાંડ જે બિનઆરોગ્યપ્રદ છે અહંકાર રક્ષણાત્મક અને વલણ સામાન્ય રીતે અપ્રિય લાગણીઓ સામે આપણું રક્ષણ કરે છે હવે જ્યારે તમે કોઈનું વલણ બદલવામાં સક્ષમ છો ત્યારે તમે તે વ્યક્તિને સમજાવવામાં સક્ષમ છો જેમ કે વલણ બદલવાથી જે કંઈ થઈ રહ્યું હતું તે વધુ સુખદ બનશે તેથી જે વસ્તુઓ તેના મૂળમાં તેમની તેમ રહે છે હવે એમ કહીએ કે જો તમે એવી જાહેરાતો વિશે વાત કરી રહ્યા છો જે વારંવાર આવે છે કારણ કે તે જ જગ્યાએ સમજાવટ થાય છે તો કહી દો કે તમારું વલણ બદલાશે જો તમને ખાતરી છે કે કોઈ ચોક્કસ ઉત્પાદન ખરીદવાથી તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે જ્યાં સુધી તમે તેને સામાજિક પ્રતિષ્ઠા સાથે લિંક ન કરો ત્યાં સુધી તમે પરેશાન નથી પરંતુ પછી તમે જોશો કે દરેક વ્યક્તિએ બ્રાન્ડેડ શર્ટ પહેર્યું છે અને તમે એક પણ પહેર્યું નથી તમે છેલ્લા 20 વર્ષથી તમારા દરજી દ્વારા બનાવેલું એક પહેર્યું છે પરંતુ પછી તમારી કંપનીમાં તે છે એવું નથી અને તમે સમજો છો કે તમે આવી બાબતોમાં વિશ્વાસ નથી કરતા છતાં તમને લાગે છે કે તમને જે રીતે જોવામાં આવે છે તેના પર તેની અસર પડી રહી છે હવે જ્યારે તમને તે સમજાય છે અને વસ્તુઓ બદલાઈ જાય છે એટલે તમારું વલણ બદલાય હવે જ્યારે અમે વલણ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે અમે સંબંધિત માને સંબંધિત સંદર્ભ જૂથોને લક્ષિત કરીએ છીએ અને અમે અન્ય ઘણી વસ્તુઓ કરીએ છીએ હવે આ તમારા માટે ભરવા માટેની વસ્તુઓ છે હું તમને વિગતવાર જણાવવાનો નથી પરંતુ તમે તમારા માથાનો ઉપયોગ કરો અને જાણો કે તે વલણ અને સમજાવટ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે ચર્ચા મંચમાં તમે તમારા વિચારો લખી શકો છો હવે મને લાગે છે કે આ એવી વસ્તુઓ છે જે પીપીટીના સ્વરૂપમાં વધુ સારી રીતે જોવામાં આવે છે જ્યાં તમે તેમાંથી પસાર થઈ શકો છો અને તેની વિગતો જોઈ શકો છો પરંતુ હું અહીં જે શેર કરવાનો પ્રયાસ કરી રહ્યો છું તે એ છે કે જે રીતે નિર્ણય લેવામાં આવે છે ચાલો આપણે કહીએ કે અહીં એક કાર ખૂબ જ સરસ છે કેવી રીતે યુવાન યુગલ કાર ખરીદવાનું વિચારી રહ્યા છે અને કેવી રીતે વિવિધ પરિબળો નિર્ણય લે છે કૃપા કરીને આમાંથી પસાર થાઓ અને ફરીથી જણાવો કે તમે નિર્ણય લેવાની પ્રક્રિયા વિશે શું અનુભવો છો હવે કહ્યું કે હવે આપણે જોઈશું અમે ઓળખી કાઢ્યું છે કે પ્રેરક સંચાર શું છે અમે પ્રેરક સંદેશાવ્યવહારના વિવિધ ઘટકોને ઓળખી કાઢ્યા છે અને તેમાંથી એક જેને અમે નોંધપાત્ર રીતે ધ્યાનમાં લીધું છે તે વલણ છે અને તે સંદર્ભમાં ચાલો આપણે પ્રેરક સંદેશાવ્યવહાર ની અસરો જોઈએ તે કેવી રીતે કામ કરે છે કે કામ કરતું નથી અને કેવી રીતે જુદા જુદા મોડલની દરખાસ્ત કરવામાં આવી છે અને શું તેઓ કામ કરે છે આ મૉડલ કામ કરે છે કે નહીં આ એવી વસ્તુ છે જે આપણે જોવી જોઈએ હવે પ્રથમ કોમ્યુનિકેટરની વિશ્વસનીયતા વિશે અમે અગાઉ વાત કરી ચૂક્યા છીએ કે કોણ કહે છે બીજો એક સંદેશ છે દેખીતી રીતે આપણે એરિસ્ટોટલ ના સંદર્ભમાં અને તે કોણ કહે છે અને તેના તર્ક અથવા ભાવનાત્મક પરિમાણમાં તેની જે પ્રકારની અપીલ છે અપીલ દેખીતી રીતે તમને તે ગમે છે કે કેમ તમને તે ગમતું નથી પ્રેક્ષકોના વ્યક્તિત્વના લક્ષણો જેવા કે વિવિધ પ્રકારના લોકોમાં વિવિધ પ્રકારના સાંસ્કૃતિક પરિમાણો હોય છે અને તેઓ વિવિધ પૃષ્ઠભૂમિમાંથી આવે છે તેઓ અલગ રીતે લક્ષી હોય છે અમે તે વિશે પહેલેથી જ વાત કરી છે દાખલા તરીકે જો તમે તમારા નાના બાળક સાથે અથવા તમારા દાદા સાથે કેફેમાં જાઓ છો તમને લાગે તો કહીએ કે તમારા દાદાને તમારા કરતા અલગ અલગ ખાદ્યપદાર્થો અને પીણાની વસ્તુઓમાં રસ હશે તેથી તમે જુઓ છો કે ઉંમર એ પ્રેક્ષકોનું એક પાસું છે13 04 લિંગ એ પ્રેક્ષકોનું બીજું પાસું છે ત્યાં અન્ય ઘણા ઘટકો છે જેમ કે સંસ્કૃતિ ભાષાકીય ઘટકો જેમ કે તમે કોઈ ચોક્કસ ભાષામાં બોલો છો કે બીજી ભાષામાં પછી ભલે તમે દેશનો ઉત્તરીય ભાગ અથવા દેશનો દક્ષિણ ભાગ અથવા દેશનો પૂર્વ ભાગ આ બધી બાબતો તમારા વલણને કેવી રીતે બદલાય છે તેના પર અસર કરે છે અને આ અસર કરે કે તમને સમજાવવામાં આવે છે કે નહીં અમને કેવી રીતે સમજાવવામાં આવે છે કે નહીં અને આને યેલ વલણ પરિવર્તન અભિગમ તરીકે ઓળખવામાં આવે છે તેથી સંદેશાવ્યવહાર સંદેશ શિક્ષણ અને પછી જે વસ્તુઓ થાય છે તે ધ્યાન સમજણ શીખવાની સ્વીકૃતિ જાળવણી છે હવે આ ખૂબ બાલિશ ખૂબ વાસ્તવિક ખૂબ સરળ લાગે છે અને પછી આના આધારે જો આ વસ્તુઓ થાય તો વલણ બદલાય છે પરંતુ શું તે ખરેખર આ રીતે થાય છે કદાચ નહીં કદાચ મોડેલ થોડું વધુ જટિલ હોઈ શકે હવે અમે સમજાવટ માટેના જ્ઞાનાત્મક પ્રતિભાવ અભિગમને જોઈ શકીએ છીએ જ્યાં સંદેશાઓ પ્રત્યે લોકોની જૂની માનસિક પ્રતિક્રિયાઓને ધ્યાનમાં લેવામાં આવે છે અહીં તમે જોશો કે આ તે છે જ્યાં સંદેશ પ્રકાશિત થાય છે તે સંદેશ આ બધી વસ્તુઓ આપી રહ્યો છે આ સંદેશ ધ્યાન દોરે છે સંદેશ સમજાય છે સંદેશ શીખે છે અને તે સુધારે છે હવે હકીકત એ છે કે આ એક એવો અભિગમ છે જ્યાં તમે જોઈ રહ્યા છો ચાલો આપણે એ ધ્યાનમાં લીધા વિના કહીએ કે સંદેશ ઉમેરો કે કોઈ વ્યક્તિ એડ મેસેજ પર નકારાત્મક પ્રતિક્રિયા આપી શકે છે કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે દલીલ કરી શકે છે કોઈ વ્યક્તિ પોતાની જાત સાથે સંવાદ કરી શકે છે હવે આ એવી બાબતો છે જેનો અહીં હિસાબ નથી બીજી તરફ જ્યારે એક સંચાર છે જે અહીં થઈ રહ્યું છે ત્યારે સંચાર અને સંદેશા શીખવા જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વિવિધ ઘટકોની સાથે સાથે આપણે અહીં વાત કરી રહ્યા છીએ કંઈક બીજું થઈ રહ્યું છે અને તે તમે જુઓ છો કે એક જ્ઞાનાત્મક પ્રતિભાવ છે જ્ઞાનાત્મક પ્રતિભાવ માં ભાવનાત્મક પ્રતિભાવ નો પણ સમાવેશ થાય છે તેમાં એક તરફી દલીલો હોય છે અથવા વિરુદ્ધ દલીલો હોય છે અથવા સંદેશથી ઉદ્ભવતા વિચારો હોય છે જે સંદેશને સર્જનાત્મક રીતે વિસ્તૃત કરે છે અથવા સંદેશ સાથે અપ્રસ્તુત હોય છે આ બધાની અસર સંદેશને સમજવાની રીત અને સંદેશ પ્રત્યે વલણ વિકસાવવાની રીત પર પડે છે પરંતુ માત્ર વલણ કેળવવું એ વાર્તાનો અંત નથી કારણ કે તમારે વલણ પર કાર્ય કરવાની જરૂર છે ચાલો કહીએ કે એક જાહેરાતનો અંત તમને સમજાવવામાં આવે છે કે તે એક સારી જાહેરાત છે જાહેરાતના અંતે તમને સમજાવવામાં આવે છે કે તે એક સારું ઉત્પાદન છે પરંતુ જ્યાં સુધી તમને તે ખરીદવા માટે સમજાવવામાં ન આવે ત્યાં સુધી અંતિમ નિર્ણય સારી રીતે થાય છે કે વસ્તુઓ ખરેખર અનુકૂળ નથી કે સંપૂર્ણ સમજાવટની પ્રક્રિયા પૂરી થઈ નથી તેથી ઘટકો જેમ કે ફોરવર્નિંગ ડિસ્ટ્રેક્શન અને અમારી પાસે ઇનોક્યુલેશન થિયરી છે જ્યાં ચોક્કસ વસ્તુ રજૂ કરવામાં આવે છે ઇન્ડક્શન થિયરી જ્યાં અન્ય લોકો તમને સમજાવવામાં આવે તે રીતે પ્રભાવિત કરે છે ત્યાં તમને અન્ય લોકો દ્વારા સામેલ કરવામાં આવે છે પેરિફેરલ પ્રોસેસિંગ જે બાબતો નિર્ણય લેવાના ક્ષેત્રની બહાર થઈ રહી છે તે હજુ પણ તમારી નિર્ણય લેવાની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનું સંચાલન કરે છે અને પછી જાર્ગન ભાષા ભાષાનું પરિમાણ કોજન્ટ દલીલ જે કેન્દ્રીય પ્રક્રિયા છે ઝડપી વિચાર વિરુદ્ધ વિસ્તૃત વિચારસરણી સંશોધનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણી પણ સંચાલન કરે છે તમને લાગે છે કે આ તમામ ઘટકો નિર્ણય લેવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમ કે મેં કહ્યું હતું કે તમારી સાથે શેર કરેલ એક અથવા બે પેપર હોઈ શકે છે જે હું શેર કરીશ તે સૂચવે છે કે જટિલ પ્રક્રિયાઓ સામેલ છે અને આ ક્ષેત્રમાં સંશોધન કરવું કેટલું મુશ્કેલ છે પરંતુ ધ્યાનમાં રાખો કે તમારું સંશોધન ચાલી રહ્યું છે અને અમે સાથે મળીને થોડું સંશોધન પણ કરી રહ્યા છીએ હવે સમજાવટની ટીપ્સ અહીં આપેલા કેટલાક કેસ સ્ટડીઝ ની છે તમે આ કેસ સ્ટડીઝ જોઈ શકો છો અને મેં તમને અગાઉ કહ્યું હતું તેમ અમે આના વિશે વધુ વિગત આપવાના નથી તમારે સ્લાઇડ્સ જોવાની જરૂર છે અને આ અને ચર્ચા મંચને પૂર્ણ કરવાની જરૂર છે જ્યાં ખુલ્લા પ્રશ્નો હોય ત્યાં તમે ભાગ લઈ શકો છો અને આમાંના કેટલાક ના જવાબ આપી શકો છો તેથી મેં તમને ત્રણ કેસ સ્ટડીઝ આપ્યા છે અને તમે આને કેવી રીતે પ્રતિભાવ આપો છો તે તમને પૂછવામાં આવશે પરંતુ આપણે વલણ સાથે આગળ વધ્યા પછી ચાલો હવે લોકો પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને પછી આપણે ભાષા પર આગળ વધીશું હવે તમે જોશો કે તે વ્યક્તિ પાસે કરિશ્મા છે શું તે શાહરૂખ ખાન જેવું કોઈ છે જે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ હોય ઘણી બધી જાહેરાતોમાં આપણા સ્ટાર્સ હોય છે આપણા ફિલ્મ સ્ટાર્સ તેમને તમે સમર્થન આપતા હોય છે અથવા આપણા સ્પોર્ટ સ્ટાર્સ તેમને તમે સમર્થન આપતા હોય છે તેથી ઘણી વાર કરિશ્મા અને સત્તા વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે ઓથોરિટી એવી વ્યક્તિ છે જે ઘણીવાર ટૂથબ્રશ અથવા ટૂથ પેસ્ટની જાહેરાતો તરીકે ઓળખાતી નથી જ્યાં કોઈ ડૉક્ટર ત્યાં આવે છે અને કહે છે કે તમારે આ ખરીદવું જોઈએ એક ઓથોરિટી આકૃતિ તે કદાચ આપણા માટે જાણીતો નથી પરંતુ તે પ્રતિનિધિત્વ કરે છે અથવા તેણી એક સત્તાનું પ્રતિનિધિત્વ કરે છે વિશ્વસનીયતા તેથી આ વ્યક્તિ જે કંઈ પણ કહે છે તે અર્થપૂર્ણ છે ભલે આપણે કહીએ કે તે વ્યક્તિમાં કરિશ્મા છે પછી ભલે કહીએ કે તે વ્યક્તિ ખૂબ જ લોકપ્રિય સ્ટાર છે પરંતુ જો આ વ્યક્તિ કહે કે ચોરી કરવી સારી છે તો દેખીતી રીતે વિશ્વસનીયતા સાથે ચેડા કરવામાં આવે છે તમે આવા નિવેદનને સ્વીકારતા પહેલા 5 વાર વિચારશો જેથી તે બધા એકીકૃત છે તે બધા એક સાથે જોડાયેલા છે તેથી નિષ્ણાત વિશ્વાસપાત્ર સારી ઇચ્છા મેળવે છે આ બધી બાબતો જ્ઞાન પૂર્વગ્રહ કરે છે કે તમે શું જાણો છો અથવા જાણતા નથી પૂર્વગ્રહ તમને શું જાણ કરવામાં આવે છે અને તમને તે યોગ્ય રીતે મળે છે કે નહીં હવે આ સામાજિક આકર્ષણ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે વ્યક્તિને કેટલી ગમતી છે કેટલી સમાન છે અને તમે તે વ્યક્તિ સાથે કેવી રીતે ઓળખી શકો છો તે વ્યક્તિ કેટલી શારીરિક રીતે આકર્ષક છે તે પણ સમજાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને તે રાજકારણના સંદર્ભમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ બને છે કારણ કે તમે જુઓ છો કે રાજકીય નેતાઓની ભૂમિકા લોકપ્રિયતા અથવા સફળતા તેનોઆધાર આના પર હોય છે લોકપ્રિય રાજકીય વ્યક્તિઓ આનો ઉપયોગ કરીને ચોક્કસ અભ્યાસ કરવામાં આવ્યો હતો યુ માં બે છબીઓ બતાવવામાં આવી હતી અને લોકોને ઝડપથી પૂછવામાં આવ્યું હતું કે તમે કોને મત આપશો અને એવું જાણવા મળ્યું છે કે જે લોકોએ આ છબીઓને માત્ર 15 સેકન્ડથી ઓછા સમય માટે જોયા અને તે સમયમાં લગભગ 70 ટકા લોકોએ પ્રતિભાવ આપ્યો હતો આ એવા લોકો હતા કે જેઓ મતો છે જે સૂચવે છે કે ખરેખર એક પ્રકારની આનુષંગિક નિર્ણય લેવાની પ્રક્રિયા ચાલી રહી છે જેનો અર્થ એ છે કે તમે પૃષ્ઠભૂમિ પરના ઇતિહાસના તાર્કિક વિશ્લેષણના આધારે નિર્ણય લેતા નથી કારણ કે આવેગજન્ય નિર્ણય અથવા લોકો કે જેઓ આ લોકોને જાણતા ન હતા તેણે માત્ર જવાબ આપ્યો અને તે વાસ્તવિક મતદારો સાથે 70 ટકા મેળ ખાય છે જેઓ સમયાંતરે આ લોકોને સાંભળી રહ્યાં છે વિગતવાર વિશ્લેષણ સૂચવે છે કે જે આંખો વિશ્વાસપાત્ર લાગે તો લોકો આના પર વિશ્વાસ કરે છે તેથી તમે જુઓ કે આપણે સમજાવવા વાણી અને તે બધી બાબતો સિવાયના ઘણા અન્ય ઘટકો પણ આપણને કેવી રીતે સમજાવવામાં આવે છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે આમ તો આ ખૂબ વિશાળ વસ્તુ છે પરંતુ આ વસ્તુઓ કેવી રીતે ચાલે છે અને તેની પાછળ એક કારણ છે તે વિશે જાણવું સારું છે કારણ એ છે કે અમે સોફ્ટ સ્કીલ પરના કોર્સમાં છીએ અને લોકોને સમજાવવા એ એક સોફ્ટ સ્કીલ છે જેને તમારે વિકસાવવાની જરૂર છે અને જેમ મેં શરૂઆતમાં શેર કર્યું છે તે જરૂરી નથી કે તે અનૈતિક હોય કારણ કે જ્યારે તમે કોઈને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યાં છો ત્યારે તમે ખરેખર તે વ્યક્તિને છેતરતા નથી જેમકે તમે કોઈ વસ્તુમાં વિશ્વાસ કરો છો અને તમને લાગે છે કે આ વસ્તુ બીજી વ્યક્તિને તેનો ફાયદો થશે જ્યારે તેણી ને તેનામાં વિશ્વાસ કરે છે અને તે જ તમે કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો ઘણી વાર વ્યવસાય સહયોગ વાટાઘાટો ટાઈ અપ્સ આ બધા વિશે છે અને ઘણા સંદર્ભોમાં કદાચ વિશ્વાસ જ છે જે તમે કરવા જઈ રહ્યા છો અથવા જો તમે જે પ્રોડક્ટનું માર્કેટિંગ કરી રહ્યાં છો તેમાં તમે માનો છો કે સારું છે અને તમે જે કરી રહ્યા છો તે બરાબર છે તેથી મેં જે મુદ્દાઓ સહેજ ચર્ચા કર્યા છે તે આપણે કહીએ કે સંશોધન લક્ષી સંદર્ભો માં વ્યવહારુ મહત્વ ધરાવે છે અને અમે પછીના સમયે તમારા માટે તેનો સારાંશ આપીશું પરંતુ તે દરમિયાન અમે સમર્થનના ઉદાહરણો પર પાછા આવીએ છીએ જેમ તમે જોઈ શકો છો તમારા માટે દૂધની પ્રાસંગિકતા વિશે જાગૃતિ વિકસાવવા સાથે ગોટ મિલ્ક અભિયાન ખૂબ જ સફળ રહ્યું હતું કે દૂધ આપણે પીવું જોઈએ અને આપણા શરીર માં જવું જોઈએ આ જાગૃતિ થોડા વર્ષોના ટૂંકા ગાળામાં બનાવવામાં આવી હતી અને લગભગ 95 ટકા અમેરિકનો ખરેખર આ અભિયાન પછી જાગૃત થયા હતા અને દૂધ ની ઉપયોગીતા વધી હતી તેથી અમે એન્ડોર્સમેન્ટ મૂલ્ય સાથે કર્યું છે અને અહીં તમે જોઈ શકો છો કે અહીં પણ તેને સ્ટાર્સ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે તેથી ફિલ્મ સ્ટાર્સ તેને સમર્થન આપે છે અને તેથી આ ઓથોરિટી ફિગરના ઉદાહરણો છે અથવા આપણે કહીએ કે ખૂબ જ લોકપ્રિય વ્યક્તિઓ પ્રભાવશાળી વ્યક્તિઓ જાહેરાતો કરી રહી છે જે લોકોને સમજાવવા માટે તે ખરેખર સફળ થયા છે હવે ચાલો આપણે આગળના ઘટક પર જઈએ જે સંદેશના પરિબળો છે સંદેશમાં જે છે તે ઘણી હદ સુધી સમજાવટના સ્તરને પણ પ્રભાવિત કરે છે તેથી સંદેશની બે બાજુ છે ત્યાં એક સકારાત્મક અથવા બાજુ નકારાત્મક નું નિષ્કર્ષ છે જે તમે સંદેશમાંથી આગળ દોરે છે જે 22 થી 35 પ્રેસેંટેશન સ્લાઇડ્સ મા પ્રાધાન્યતા વિરુદ્ધ રિજન્સી આપેલ છે સામાન્ય રીતે એવું બને છે કે સંદેશનો છેલ્લો ભાગ વધુ સારી રીતે યાદ રાખવામાં આવે છે અને તેની અસર લોકો પર પણ પડે છે જ્યારે તમે સંદેશ સામગ્રીના જેમકે પુરાવા ભય અને ઘડતરને જોઈ રહ્યા હોવ ત્યારે આ ત્રણ વ્યૂહરચના છે જે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જ્યારે આપણે ભાષાના ઘટકો પર આવીએ છીએ ત્યારે વાણીની ઝડપ એટલે કે કોઈ વ્યક્તિ કેટલી ઝડપથી બોલે છે અને ભાષા શક્તિહીન વિરુદ્ધ શક્તિશાળી ભાષા અને તીવ્ર ભાષા કે જે ભાવનાત્મક ભાષા હોઈ શકે છે આ એવા વિવિધ ઘટકો છે જે સંશોધન દ્વારા પ્રેરક સંચારમાં સફળ જણાયા છે હવે જો તમે આમાંથી બોધ લેવા માંગતા હોવ તો દેખીતી રીતે જો તમે કોઈ જાહેરાત વિશે વાત કરી રહ્યા હોવ અથવા તમે વાત કરી રહ્યા હોવ તો ચાલો આપણે પ્રેઝન્ટેશન કહીએ અથવા તમે રોજિંદા જીવનમાં અથવા વ્યવસાયિક વ્યવહારમાં કોઈની સાથે વાત કરવા વિશે વાત કરી રહ્યા હોવ તો મને લાગે છે કે તમામ 3 મુખ્ય ઘટકો રમતમાં આવો અને તમારે તેના વિશે જાગૃત રહેવાની જરૂર છે હવે સંદેશનું માળખું એ એક સંદેશનો ફક્ત એક જ ખ્યાલ રજૂ કરે છે અને જ્યારે બે બાજુનો સંદેશાવ્યવહાર બંને બાજુઓને રજૂ કરે છે અને ઘણી વાર વધુ સમજાવે છે તેથી ચાલો કહીએ કે કોઈ વ્યક્તિ વ્યવસાયિક સોદો કરી રહ્યો છે અને જ્યારે તે કરી રહ્યો છે ત્યારે તે ગુણ અને દોષ બંને તરફ નિર્દેશ કરશે પરંતુ તેમ છતાં ગુણ વધુ લાગે છે જે વ્યક્તિ આ વ્યક્તિની વાત સાંભળી રહી છે તેને લાગે છે કે ઠીક છે આ એક વાસ્તવિક વસ્તુ છે જેમકે આ કારમાં આવા ઘણા સારા ગુણો છે કે આ ખરાબ ગુણો વિશે કેવી રીતે જોવા મળે છે હવે તમે બંનેની સરખામણી કરો હવે જ્યારે વસ્તુઓ આ રીતે રજૂ કરવામાં આવે છે ત્યારે અન્ય વ્યક્તિને લાગે છે કે વેચનાર પારદર્શક બનવાનો પ્રયાસ કરી રહ્યો છે અને તે હવે પ્રમાણિક બનવાનો પ્રયાસ કરી રહ્યો છે તેથી એક બાજુનો સંદેશ સંદેશાવ્યવહાર અપ્રમાણિકતાની ભાવના દર્શાવે છે જ્યારે બે બાજુનો સંદેશ જો કે તે લોડ થયેલ તે એક બાજુ હોઈ શકે છે તે હજુ પણ વધુ પ્રમાણિક માનવામાં આવે છે તેથી જ્યારે સંદેશાવ્યવહાર ઉલ્લેખ કરે છે પરંતુ તે પ્રતિસ્પર્ધીના દૃષ્ટિકોણને તોડી પાડતો નથી ત્યારે દ્વિ પક્ષીય સંદેશા એકતરફી સંદેશાઓ કરતાં વધુ વલણને પ્રભાવિત કરે છે વાસ્તવમાં બે બાજુનો સંદેશ ઓછો આકર્ષક છે તેથી તમે ખરેખર તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તે વિશે તમારે વ્યૂહાત્મક બનવાની જરૂર છે જો આગલી વખતે તમે બોલતા હોવ કોઈને તમારું ઉત્પાદન ખરીદવા માટે સમજાવવાનો પ્રયાસ કરો અથવા કોઈને તમને લેવા માટે સમજાવવાનો પ્રયાસ કરો તો તમારી પાસે બે બાજુનો સંદેશ છે પરંતુ તેના અંતે સંદેશની તમારી બાજુ માટે તમે જેને સમર્થન આપવાનો પ્રયાસ કરી રહ્યા છો તે મજબૂત હોવું જોઈએ અને આપમેળે કોઈક પ્રકારના નિષ્કર્ષ પર પહોંચવું તે અનિવાર્ય હોવું જોઈએ આ ક્ષેત્રોમાં હવે ઘણાં સંશોધનો થયા છે જેમ કે સંદેશાઓ સ્પષ્ટ હોવા જોઈએ સૂક્ષ્મ સંદેશાઓ કરતાં સ્પષ્ટ સંદેશાઓ વધુ સરળતાથી સમજી શકાય છે સાંકેતિક સંદેશાઓ કે જ્યાં અર્થ આખરે પ્રગટ થતો નથી અને તે પ્રેક્ષકોને પ્રગટ કરવા માટે છોડી દેવામાં આવે છે અને ઘણી વાર કામ કરતા નથી આ કંઈક છે જે તમારે તમારા માટે અરજી કરવી જોઈએ અને ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે એ બરાબર છે અને આગળ આપણે બીજા પાસાં તરફ આગળ વધીએ છીએ જેની આપણે ડર સાથે ચર્ચા કરી રહ્યા છીએ તેથી આપણે આ લખાણ સાથે જઈ શકીએ છીએ જેમકે બાળકોને ખતરનાક વસ્તુઓની નજીક જવા નિરાશ કરવા માટે માતા પિતા ભયનો ઉપયોગ કરે છે અને ડરનો ઉપયોગ આપણા રોજિંદા જીવનમાં ઘણી વાર થાય છે ઉદાહરણ તરીકે જ્યારે હું મારા બાળક પર ગુસ્સે થઈ જાઉં છું ત્યારે હું કહું છું કે જો તમે વાંચતા નથી તો તમે પરીક્ષામાં સારું નહીં કરી શકો અથવા જ્યારે તમે પરીક્ષામાં સારું નહીં કરો તો તમને સારી નોકરી નહીં મળે અથવા જ્યારે તમને સારી નોકરી નહીં મળે તો તમને નુકસાન થશે તેથી તમારી પાસે તર્કની ટ્રેન છે તમે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે ડરનો ઉપયોગ કરીને બાળકને વાંચવા માટે સમજાવવાનો છે અને અહીં પુસ્તકમાંથી કેટલાક અન્ય ઉદાહરણો છે જેનો હું વારંવાર ઉલ્લેખ કરું છું તે ગતિશીલ સમજાવટમાંથી છે પરંતુ પછી તમે જોશો કે ડર લાંબા ગાળે મોટુ રૂપ લઈ શકે છે અમુક તેના ઉદાહરણો છે અને તેના અન્ય પ્રકારનાં અસરો પણ હોઈ શકે છે જુઓ કે તમે અવાસ્તવિક આશાવાદ એ પૂર્વગ્રહ તરીકે ઓળખાય છે જેનો અર્થ એ હોઈ શકે છે કે હજારો લોકો સિગારેટ પી રહ્યા છે તો હું પણ સિગારેટ પીઉં છું અને મને કેન્સર થવાનું નથી પરંતુ કેન્સર અન્ય લોકોને થઈ શકે છે તેથી આ પ્રકારની વસ્તુ પણ બને છે અને આમાં ઘણું જટિલ છે અને આમાં ઘણા જટિલ મુદ્દાઓ સામેલ છે મેં અહીં કેટલાક મુદ્દાઓ બનાવ્યા છે જ્યારે તમે સ્લાઇડ્સમાંથી પસાર થશો ત્યારે તમે તમારા નવરાશમાં તેમાંથી જોઈ શકો છો હવે અમે સંદેશના સંદર્ભમાં બીજા પાસાં તરફ આગળ વધીએ છીએ જે ભાષા છે પાવરફુલ વિરુદ્ધ પાવરલેસ ફરીથી તમે વિગતવાર સ્લાઇડ્સમાં જાઓ હું અહીં એક જ વસ્તુ ઝડપથી શેર કરવા માંગુ છું તે એ છે કે ભાષા એ શક્તિશાળી ભાષા છે જે અચકાતી નથી એ કંઈક એવું છે જે અડગ છે અને જ્યારે હું વાત કરી રહ્યો હતો ત્યારે મેં જે પણ ચર્ચા કરી હતી તે અમને કહેવા દો વૉઇસ સ્પીચ જ્યારે આપણે બોલવાનું કૌશલ્ય વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તે અહીં પણ લાગુ પડે છે કારણ કે ભાષા ઘણી બધી વસ્તુઓને અભિવ્યક્ત કરવા માટે મેનેજ કરે છે અથવા અવાજ ઘણી બધી બાબતોને વ્યક્ત કરવા માટે મેનેજ કરે છે જેમકે ખચકાટ ભાષા સંકોચની ભાવના અનિશ્ચિતતા આ વસ્તુઓ સામાન્ય રીતે ખૂબ સમજાવવા જેવી નથી અને તે તમારા માટે સ્પષ્ટ હોવું જોઈએ ભાષાની તીવ્રતા એ છે કે તે તમને કેટલી સઘન રીતે ઉશ્કેરે છે તે ઠીક છે તે એક રૂપક હોઈ શકે છે અને તે મજબૂત અને આબેહૂબ ભાષા ચિત્ર ઉદાહરણો આ ભાષા કરતાં વધુ સારી રીતે કામ કરે છે જે ભાષા ભાવનાત્મક છે તે લોકોને સમજાવવામાં પણ શક્તિશાળી રીતે કામ કરે છે કારણ કે ઘણી વાર જ્ઞાનાત્મક બાજુ હોય છે ત્યાં સમજાવટ છે પરંતુ ભાવનાત્મક બાજુ ખૂબ જ છે ત્યાં મજબૂત પસંદ અને નાપસંદ ભૂમિકા ભજવે છે સમજાવટમાં જેટલી તાર્કિક દલીલ છે જે સમજાવટમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને જ્યારે આપણે ભાષાની તીવ્રતા વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે ભાવનાત્મક વિશે વાત કરીએ છીએ જે વસ્તુઓની બાજુ છે જેમ કે મેં તમને થોડા સમય પહેલા કહ્યું હતું તેમ અહીં મુખ્ય મુદ્દાઓનો સારાંશ છે જે અમે બનાવેલ છે અને હું ઈચ્છું છું કે તમે આ ખ્યાલોને વ્યવસ્થિત રીતે પસાર કરો કારણ કે પછી તે તમને સમજાવવા માટે કેવી રીતે તૈયાર થવું તે સમજવામાં મદદ કરશે વ્યક્તિત્વ જેવા કે સુખદ વ્યક્તિત્વ વાતચીત નું કૌશલ્ય આત્મવિશ્વાસ સ્મિત સંપર્કક્ષમતા વગેરે બીજું છે વિશ્વસનીયતા એટલે કે તમે જે પણ કહો છો તે અર્થપૂર્ણ હોવું જોઈએ વાસ્તવિક હોવું જોઈએ અને ભાષા અને સંચાર અપમાનજનક રીતે ન હોવા જોઈએ પ્રેરક ભાષા નો અર્થ થાય છે અલંકારિક ભાષા ભાવનાત્મક ભાષા પણ વસ્તુઓની બંને બાજુઓ દર્શાવતી તાર્કિક ભાષા અધિકૃત આકૃતિ જો તમે તમારા વિષય માં કેટલાક લોકોએ તેનો ઉપયોગ કર્યો હોય તેનો સંદર્ભ આપી શકો જેમકે આપણે કંઈક વેચીએ છીએ અને કહીએ છીએ કે આ લોકો અને અન્ય લોકોએ તેનો ઉપયોગ કર્યો છે આ સંસ્થા અથવા અન્ય જાણીતી સંસ્થાએ તેનો ઉપયોગ કર્યો છે વગેરે અથવા જો તમે તમારી જાતને એક અધિકૃત વ્યક્તિ માનો છો માનવા ઈચ્છો છો જેમાં પાંચ અલગ અલગ બાબતોમાંથી અન્ય વ્યક્તિમાં વધારે છે ત્યારે તમારે કહેવું પડશે કે તે વ્યક્તિ તેમાંથી બેમાં વિશ્વાસ કરવા ઈચ્છે છે અથવા તેમાંથી બેમાં રુચિ ધરાવે છે અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે પરિચિતતા જો વ્યક્તિ કોઈ વસ્તુથી પરિચિત હોય તો પણ જો કોઈ વ્યક્તિ પરિચિત ન હોય તો તમે અલગ વ્યૂહરચનાનો ઉપયોગ કરો અથવા તમે ઘણી બધી માહિતી આપીને વાસ્તવિક રસ લઈ શકો છો જો કે જ્યારે કોઈ વ્યક્તિ કદાચ તે દિશામાં કોઈ વસ્તુથી પરિચિત હોય અને જો કોઈને તે વસ્તુ ગમતી હોય તો કદાચ તે વ્યક્તિને સમજાવવું ખૂબ સરળ છે વિશિષ્ટતા અને ઉપલબ્ધતા આ તમારા ઉત્પાદનના માર્કેટિંગ અથવા તમારા ખ્યાલનું માર્કેટિંગ સાથે સંબંધિત છે તે દુર્લભ છે અને છતાં તે ઉપલબ્ધ અને સુસંગત છે જે વ્યક્તિ મીડિયાનો ઉપયોગ ઉપયોગ કરી રહી છે તેના માટે જિજ્ઞાસા રસપ્રદ રોમાંચક હોય છે અમે પાવર પોઈન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો મલ્ટીમીડિયા નો ઉપયોગ કેવી રીતે કરવો વિઝ્યુઅલ્સ અને ઓડિટરી ચેનલ્સ અને સોશિયલ મીડિયાના વિવિધ પાસાઓનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે પહેલેથી જ વાત કરી છે અમે અમારા જીવનના ખૂબ જ દિવસે તેનો ઉપયોગ કરીએ છીએ અને તમે અમારા પ્રયોગો માટે પણ તે પહેલાથી જ કરી રહ્યા છો જ્યારે આપણે આ બધી વસ્તુઓનો અર્થપૂર્ણ અને સાવચેતીપૂર્વક સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે અમે આજે જે કર્યું છે તેના આધારે કાળજીપૂર્વક રીતે તમને લાગે છે કે પ્રેરક સંદેશાવ્યવહાર સફળ થશે જો કે હું તમારી સાથે આ મુદ્દાઓ શેર કરવા માટે એક કલાક પસાર કરું એટલું જ સારું નથી વધુ સારા અને વધુ સમજાવનાર કોમ્યુનિકેટર બનવા માટે અથવા તમારા જીવનના વિવિધ ક્ષેત્રોમાં સમજાવટની પ્રેક્ટિસ કરવા માટે તમારે તમારા જીવનમાં આનો અભ્યાસ કરવાનું શીખવું જોઈએ